પહેલાનાં વ્યાખ્યાનમાં આપણે આઈન્સ્ટાઇનનાં A અને B કોએફિસિએંટ વિશે ચર્ચા કરી અને શીખ્યા કે જો ઉર્જા E1 અને E2 સાથેના ઉર્જા સ્તર ૧ અને સ્તર ૨ હોય અને નીચલા સ્તરના અણુઓની સંખ્યા N1 અને ઉપલા સ્તર ના અણુઓની સંખ્યા N2 હોય તે પછી જે દરે અણુ નીચેના સ્તર પર આવે છે તે A21B21uTN2B12uTN1 બરાબર છે અને dN1dt એ dN2dt બરાબર છે કારણ કે અણુઓની કુલ સંખ્યા સમાન રહે છે હવેથી હું ૧ અને ૨ ને છોડું છું તે સમજાય છે કે આપણે બે સ્તર વિશે વાત કરી રહ્યા છીએ અને આપણે તે પણ જોયું કે B12 અને B21 સમાન છે તેથી આને હવે હું B કહીશ અને કોએફિસિએંટ A એ 8πh3Bc3 બરાબર હતું આપણે એ પણ શીખ્યા કે કોએફિસિએંટ A ઉચ્ચ સ્તરના જીવનકાળ થી સંબંધિત છે તેનો અર્થ એ કે સરેરાશ આ જીવનકાળ કેટલો લાંબો છે કેટલા લાંબા સમય સુધી અણુને ઉપરના સ્તરમાં રહેવાનું છે અને આ તે હકીકતથી ઉદભવ્યું છે કે જેમ જેમ સમય આગળ વધે છે તેમ અણુ વિકસિત થતાં સિગ્નલ અથવા લાઇટ આપશે જે એમ્પ્લિટ્યુડ માં ઝડપથી નીચે જાય છે અને આ એક્સ્પોનેંસિયલ છે જે e At છે તેથી તે સમય 1 A માં ફેક્ટર E દ્વારા ઘટે છે અને આ છે જેને આપણે જીવનકાળ કહીએ છીએ જે 1 A બનશે આ રીતે બંને સંબંધિત છે અને આ તે પછી પણ આપે છે કારણ કે આ એક વેવ છે અને તેમાં ક્ષીણ થયેલ એમ્પ્લિટ્યુડ છે જો હું આ વેવ માટે ω વિરુદ્ધ ઇંટેંસિટી પ્લોટ કરું છું અથવા નવા આ વેવ વિરુદ્ધ તે ચોક્કસ ફ્રીક્વન્સી જે વેવલેન્થ સાથે સંબંધિત છે તે બહાર આવે છે જે અહીં આપેલ છે પરંતુ તેની પહોળાઈમાં ફ્રીક્વન્સીઝ પણ છે અડધા મહત્તમ એ પૂર્ણ પહોળાઈ A છે તેથી અડધા મહત્તમની પણ પૂર્ણ પહોળાઈ A છે જેને તમે પાવર સ્પેક્ટ્રમ તરીકે ઓળખો છો તેનો અર્થ એ છે કે કઈ ફ્રીક્વન્સી પર કઈ ઇંટેંસિટી બહાર આવે છે તેથી આ રીતે ઉપર અને નીચે લઈ જઈને આ પ્રકારનું પિક મેં વાદળી રંગમાં બતાવ્યું તે એક પ્રકારનું પિક છે આ તે પ્રકારની ઇંટેંસિટી છે જે તમે જોતા હો જ્યારે અણુ માથી લાઇટ બહાર આવતી હોય જે એમીટિંગ છે બરાબર તો ચાલો હવે અમુક સંખ્યા માટે વિચારીએ હવે અણુ ના બહાર નીકળેલા સ્તરનો અથવા અણુની ઉપરની સ્થિતિનો જીવનકાળ માટેનો ક્રમ 10 8 થી 10 10 છે જેને કહીયે ૧૦ સેકન્ડ અને તેથી કોએફિસિએંટ A એ 1τ થશે જેનો ક્રમ 10 8 થી 10 10 સેકન્ડ ઇનવર્સ હશે આ એ પ્રકારનો નંબર છે જેની આપણે A વિષે વાત કરી રહ્યા છીએ B કોએફિસિએંટ વિશે કેવી રીતે A એ B સાથે 8πh3c3B દ્વારા સંબંધિત છે એટલે B એ Ac38πh3 છે જેનો ક્રમ 10 8 થી 10 10 છે તો ચાલો આપણે લઈએ 109c33 જે 38π હતુ અને જેનો ક્રમ 25 વખત h જેટલો અને 10 34 છે જે 109 બરાબર છે જે 500 નેનો મીટર છે તેથી 53 નેનો મીટર એ 10 9 મીટર અથવા 10 27 વખત 106 બરાબર છે જે 5૦૦ ક્યુબ્ડ 25 વખત 10 34 વડે વિભાજિત છે તેથી આપણે કહીએ અંતે તમને મળે છે 1022 યુનિટ હું તમને આ યુનિટ ઉપર કામ કરવા અને તે તમને અસાઇંમેંટ પ્રોબ્લેમ તરીકે આપીશ ફક્ત આ યુનિટ સાથે કામ કરવામાં ધ્યાનમાં રાખો કે A નું યુનિટ એ T ઇનવર્સ અને Bu ની સમાન છે તેથી આ તે પ્રકારનો ક્રમ છે જેની આપણે વાત કરી રહ્યા છીએ હવે આ ઉત્તેજિત ઉત્સર્જન ના અસ્તિત્વમાં વધારો કરે છે લાઇટ સિગ્નલ ને એમ્પ્લિફાઇ કરવાની સંભાવનાને જન્મ આપે છે અને મને સમજાવવા દો ધારો કે મારી પાસે એક ક્યુબ છે જેમાં કેટલાક ગેસ ભરેલ છે અને તમે તેમાથી લાઇટ પસાર કરો છો તો શું થશે તો આ લાઇટ શોષાય જશે અને જે બહાર આવે છે તે નીચલી ઇંટેંસિટીની લાઇટ હશે અને તે કેમ થાય છે આવું થાય છે કારણ કે ઉપલા સ્તર માં N2 અણુઓ છે નીચલા સ્તર માં N1 અણુઓ છે અને ફ્રીક્વન્સી લાઇટ શોષાય છે અને સામાન્ય રીતે જો N1 એ N2 કરતા વધારે હોય અને હું આ ગણિતમાં જલ્દી બતાવીશ તો શું થશે તો નીચે આવતા અણુઓ કરતાં જે અણુઓ શોષી લે છે તે સંખ્યા વધારે હશે અને તેથી લાઇટ શોષી લેશે ધારોકે આ ગેસમાં અણુઓ છે જેમ કે N2 જે N1 કરતા વધારે છે પછી લાઇટ જે અંદર જઈ રહી છે તે એમ્પ્લિફાઇ થશે વધુ લાઇટ બહાર આવશે તે એટલા માટે કારણ કે હવે જે લાઇટ ગ્રહણ કરે છે તેની સરખામણી માં વધુ અણુઓ નીચે આવશે અને રેડિયેશન આપશે અને તેથી લાઇટ એમ્પ્લિફાઇ થાય છે ચાલો હવે આપણે N1 અને N2 વચ્ચેનો આ સંબંધ અને લાઇટને ગાણિતિક રીતે એમ્પ્લિફાઇ થતી અથવા ઘટતી જતી જોઈએ તો આ માટે હું જે ધ્યાનમાં લઈશ તે છે ચાલો આ ટ્યુબ લઈએ અને આ લંબાઈને ડેલ્ટા∆ સેટ કરીએ અને આ ક્રોસ સેક્શન ક્ષેત્ર a લઈએ અને માની લો કે I ઇંટેંસિટી વાળી લાઇટ તમામ ફ્રિક્વન્સીઓમાં આવી રહી છે અને I ઇંટેંસિટીની લાઇટ પ્લસ ∆I હું તેને પોઝિટિવ લઈ રહ્યો છું જેથી ગણિતની કર્વ વધુ અનુકૂળ વેવ માં કાર્ય કરે IΔI વાળી લાઇટ બહાર જાય છે અને તે કેમ થાય છે તે થાય છે કારણ કે ત્યાં અણુઓ હશે જે લાઇટ આપશે અને ત્યાં અણુઓ હશે જે લાઇટ ગ્રહણ કરશે અને ઉત્સર્જન અને શોષણનો તફાવત આ લાઇટ આપે છે તેથી હું Z લંબાઈની અને a જેટલા ક્રોસ સેક્શન વાળા ક્ષેત્રની આ નળીને લઈ રહ્યો છું અને I ઇંટેંસિટીની લાઇટ આવી રહી છે અને IΔI ઇંટેંસિટીની લાઇટ બહાર નીકળી રહી છે અને અંદર રહેલા શોષણ અને ઉત્સર્જનથી તફાવત ઉભો થાય છે ઉપલા સ્તરના અણુઓની ડેંસિટી n2 નીચલા સ્તરના અણુઓની ડેંસિટી n1 લઈએ તો પછી મારી પાસે શું છે મારી પાસે અવગણી શકાય તેવું સ્વયંભૂ ઉત્સર્જન છે અને ક્યારે હું એમ કરી શકું જ્યારે હું માનું છું કે લાઇટની ઇંટેંસિટી એટલી મજબૂત છે કે ઉત્તેજીત ઉત્સર્જન અને શોષણ કરે છે અને તેનું વર્ચસ્વ છે તેથી ઉર્જા સંતુલન સમીકરણમાંથી મને મળે છે કે E જે બહાર જાય છે તે અને E જે અંદર આવે છે તે સમાન છે પ્લસ જે પણ અવલોકન કરવામાં આવ્યું છે તે જે અણુઓ દ્વારા આપવામાં આવેલ અણુ ઉર્જા દ્વારા આપવામાં આવ્યું છે જે ઉર્જા નીકળી રહી છે તે ઇંટેંસિટી તરીકે લખી શકાય છે જે એકમ સમય દીઠ ક્ષેત્ર દીઠ ઉર્જા છે અને આ બધું એકમ સમય દીઠ છે તેથી એકમ સમય દીઠ બહાર નીકળવાની ઉર્જા E ઇંટેંસિટી IΔI ક્ષેત્ર a માં જઈને Ia પ્લસ જે ઉપરથી નીચેના સ્તરે આવતા અણુઓની સંખ્યા બરાબર બનશે જે n2 વખત વોલ્યુમ a ΔZ હશે જે અણુઓની કુલ સંખ્યા છે જે ઉપલા સ્તરે છે અને ઉત્સર્જનનો દર uT છે અને જ્યારે પણ અણુ ઉપલાથી નીચલા સ્તરે ટ્રાંઝીસન કરે છે તે ઉર્જા hν આપે છે અણુઓની સંખ્યા જે નીચેથી ઉપરના સ્તરમાં ટ્રાંઝીસંસ કરી રહી છે અને તે n1aΔZBuThν છે જે આ વ્યાખ્યાનની શરૂઆતમાં મેં લખેલા સંતુલન સમીકરણમાંથી બનશે અને તેથી જે હું મેળવું છું તે હું આગળના પાનામાં આ બરાબર કહું છું કે I a જે સમય દીઠ થાય છે તે Bn2 n1uThνaΔZ બરાબર છે મેં બધી ટર્મસ એકત્રિત કરી છે અને તેથી IΔZ એ Bhνn2 n1uT બરાબર છે આમાંથી તે સ્પષ્ટ છે કે શું n2 n1 એ 0 કરતા વધારે છે તેનો અર્થ એ કે ઉપરના સ્તરના અણુઓની સંખ્યા નીચલા સ્તરના અણુઓની સંખ્યા કરતા વધુ છે dIdZ જેને હું IΔZ તરીકે લખી રહ્યો છું તેથી 0 થી વધુ દૂર જવા માટે ઇંટેંસિટી ગમે તે હશે જે મે અંદર મોકલેલું છે તે એમ્પ્લિફાઇ થઈ ને બહાર આવે છે બીજી બાજુ જો n2 n1 એ 0 થી ઓછું છે તો dI dZ પણ 0 થી ઓછું થઈ રહ્યું છે અને લાઇટ ઓછી થાય છે અને તે શોષાય છે ચાલો હવે આ સમીકરણને થોડા વધુ સારા સ્વરૂપમાં લખીએ તો આ છે dIdZ જે Bhνn2 n1uT બરાબર છે હું વારંવાર uT ને ઇંટેંસિટીની દ્રષ્ટિએ લખવા માંગું છું તેથી યાદ કરો કે હું ફ્રીક્વન્સી રેન્જ Δν ઉપર લાઇટ મોકલું છું તેથી આ સમાયેલી કુલ ઉર્જા છે અને આ એક પ્લેન વેવ જેવું છે તેથી આ વખતે C ઇંટેંસિટી છે અને તેથી હું લખી શકું છું આ સૂચવે છે કે uT એ IcΔν છે હું તે સમીકરણમાં મૂકવા જઇ રહ્યો છું અને મને મળે છે dIdZ એ n2 n1BhνcΔνI બરાબર છે તમે સરળતાથી બતાવી શકો છો કે આમાં ડાયમેન્સન લેંથ સ્કેવર અથવા ક્ષેત્રના ડાયમેન્સન છે તેથી હું ક્રોસ સેક્શન તરીકે ઓળખાતુ કંઈક વ્યાખ્યાયિત કરવા જઈ રહ્યો છું અને આ ટ્રાંઝીસન ક્રોસ સેક્શન છે જે BhνcΔν છે અને તેથી dIdZ ના સ્વરૂપમાં સમીકરણ લખો કે જ્યારે લાઇટ માધ્યમમાં લંબાઈ જેટલુ ટ્રાવેલ કરે ત્યારે તે n2 n1σI માં બદલાશે ચાલો હું ફરીથી એક ચિત્ર બનાવું જે આપણે વિચારી રહ્યા છીએ આપણે હવે વિચારણા કરી રહ્યા છીએ કે હું એક સામાન્ય નિવેદન આપી શકું છું કે એક કન્ટેનર જેમાં આ ગેસ અણુઓ હોય છે જેમાં n2 ઉપલા સ્તર પર હોય છે અને n1 નીચલા સ્તર પર હોય છે અને હું ઇંટેંસિટી I સાથે ટ્રાંઝીસન ફ્રીક્વન્સીની નજીકની ફ્રીક્વન્સીની લાઇટ મોકલી રહ્યો છું જેમ તે ટ્રાવેલ કરે છે તેમ તે dId Z n2 n1σI સમીકરણને સંતોષે છે તેથી જો n2 એ n1 કરતા વધારે છે એટલે કે ઉપલા સ્તરના અણુઓની ડેંસિટી નીચલા સ્તરના અણુઓની ડેંસિટી કરતા વધારે છે તો ઇંટેંસિટી પણ વધતી જાય છે અને તે એમ્પ્લિફાય થાય છે ચાલો હવે આપણે ક્રોસ સેક્શન ની કિંમતનો અંદાજ લગાવીએ અને આ માટે મેં આ જે BhνcΔν તરીકે વ્યાખ્યાયિત કર્યું છે જેને BhλΔν ક્રમ માં BhcΔν તરીકે પણ લખી શકાય છે હું સફેદ લાઇટ અથવા બ્રોડબેન્ડ લાઇટને ચમકાવું છું તેથી બ્રોડબેન્ડ લાઇટ માટે હું Δν નો ક્રમ v ના ક્રમ બરાબર લઈ શકું છું અને તેથી હું ને Bhc લખી શકું છું ચાલો તે નંબરનો અંદાજ લગાવીએ જે મેં તમને થોડી મિનિટો બતાવ્યો હતો માની લો કે B એ 22 ક્રમમાં છે h એ 10 34 ભાગ્યા C ના ક્રમ માં છે જે 108 ના ક્રમમાં છે તેથી આ 10 20 ચોરસ મીટર અથવા ચોરસ સેન્ટીમીટર ના ક્રમમાં બહાર આવે છે આપણે જે સામાન્ય રીતે અણુ માં શોધીએ છીએ તે σ 10 18 થી 10 20 ચોરસ સેન્ટીમીટર ના ક્રમમાં છે પરંતુ મેં અહીં જે કર્યું છે તે માત્ર એક અંદાજ બનાવ્યો છે તેથી તમે જે કરવા જઇ રહ્યા છો તે છે dI dT એ ×10 18I ના ક્રમ નો બનશે તેથી જો તમે ઇંટેંસિટી પર કોઈ નોંધપાત્ર ફેરફાર કરવા માંગતા હો તો ખરેખર મોટું હોવું જોઈએ હવે લેસર બનાવવા માટે આનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે તો ચાલો હવે જોઈએ કે લેસરમાં શું થાય છે લેસરમાં બે અરીસાઓ મૂકાય છે આ અરીસાઓ છે અને અંદર લાઇટ પેદા કરે છે અને આ લાઇટ પાછળ અને આગળ જાય છે ડાબી બાજુએ અરીસાની રિફ્લેક્ટિવિટી R1 છે જમણી બાજુએ અરીસાની રિફ્લેક્ટિવિટી R2 છે તેથી જ્યારે I ઇંટેંસિટીની લાઇટ જમણી તરફ જાય છે ત્યારે જે પાછી આવે છે તે R2 I છે અને તેની જમણી બાજુના અરીસામાંથી પ્રતિબિંબિત થયા પછી મને R1 વખત R2 વખત I મળે છે જો આપણે લાઇટ ને એમ્પ્લિફાઇ કરીયે તો પછી R1 R2 અને I વખત એમ્પ્લીફિકેશન ફેક્ટર ઓછામાં ઓછું ૧ હોવો જ જોઈએ કે જે ક્રીટીકલ છે એમ્પ્લીફિકેશન ફેક્ટર ખરેખર R1 અને R2 કરતા મોટો હોવો જોઈએ એમ્પ્લીફિકેશન ફેક્ટર કેટલો છે ચાલો આપણે તે તપાસીએ તેથી મારી પાસે dIdZ એ n2 n1σI બરાબર છે અને આ મને આપે છે I I0en2 n1σZ જ્યાં લાઇટ Z જેટલું અંતર કાપે છે હવે પોલાણમાં કે જે આપણે ફક્ત બે અરીસાની વચ્ચે ધ્યાનમાં લઈએ જો લંબાઈ lએલ હોય તો લાઇટ પાછી આવે ત્યાં સુધીમાં ડાબા અરીસા પાસે I ની કિમત 2l અંતર કાપ્યા પછી I0en2 n1σ2l ની બરાબર બનશે આ એમ્પ્લીફિકેશન ફેક્ટર છે અને આ વખતે R1 R2 ઓછામાં ઓછા ૧ હોવા જોઈએ મારે ટોપ પર લખવું જોઈએ કે તેઓ Iઆઈ હોવા જોઈએ તેથી en2 n1σ2lR1R2I એ ઓછામાં ઓછું I હોવું જોઈએ જેથી વાસ્તવિકતામાં લાઇટ ટકી રહે લેટાઈસ ને એમ્પ્લિફાઇ કરવા માટે તે વધુ હોવું જોઈએ અને તેથી મારી પાસે n2 n1σ2l એ lnR1R2 બરાબર છે તેથી n2 n1 એ lnR1R22σl બરાબર હોવું જોઈએ જે ln√ σl ની બરાબર છે R1 અને R2 એ 1 કરતા ઓછા છે તેથી આ સંખ્યા 0 કરતા વધારે છે તેથી લેસર ક્રિયા કરવા માટે n2 n1 ઓછામાં ઓછું ln√ σl હોવું જરૂરી છે અને આ એક ક્રીટીકલ પોપ્યુલેસન ઇનવર્સન તરીકે ઓળખાય છે n2 n1 ક્રીટીકલcritical એ ln√ σl બરાબર છે તેથી આપણે નિષ્કર્ષ પર પહોંચ્યા કે ઉપલા સ્તરમાં અણુઓની સંખ્યા નીચલા સ્તર કરતા મોટી હોવી જોઈએ અને લેસર ક્રિયાને ટકાવી રાખવા માટે તેમની વચ્ચે ઓછામાં ઓછો તફાવત હોવો જોઈએ જે અરીસાની રિફ્લેક્ટિવિટી અને આ પોલાણની લંબાઈ દ્વારા આપવામાં આવે છે જેમાં હું આ અણુઓને પકડી રાખું છું અને જે એમ્પ્લીફાયર તરીકે કાર્ય કરે છે હવે n2 n1 ને 0 કરતા વધારે મેળવવા માટે શું કરવામાં આવે છે તે હું હવે પછીનાં વ્યાખ્યાનમાં ચર્ચા કરીશ